મેગ્નેટીક મટીરીયલ્સ - II બાઉન્ડ કરંટ ડેન્સિટીઝ આપણે પહેલાનાં વ્યાખ્યાનમાં જોયું કે એક પોઈન્ટ ડાયપોલ મને એક વેક્ટર પોટેન્શિયલ આપે છે જે 04πmrr3 છે આનો ઉપયોગ કરીને હવે આપણે બતાવવા જઈ રહ્યા છીએ કે જો મારી પાસે મેગ્નેટિક મટીરિયલ છે જેની પાસે પરમેનેન્ટ મેગ્નેટાઇઝેશન M છે જે ઇલેક્ટ્રોસ્ટેટિક કેસમાં પરમેનેન્ટ પોલરાઇઝેશન જેવું છે તેથી M ખરેખર યુનિટ વોલ્યુમ દીઠ મેગ્નેટિક મોમેન્ટ દર્શાવે છે તો પછી આ બાઉન્ડ કરંટ અને સરફેસ બાઉન્ડ કરંટની બરાબર છે ફરીથી ઇલેક્ટ્રોસ્ટેટિક કેસમાં પોલરાઇઝેશન બલ્ક બાઉન્ડ ચાર્જ અને સરફેસ બાઉન્ડ ચાર્જ બંને માટે બાઉન્ડ ચાર્જની સમકક્ષ હતું ફરીથી આ કરવા માટે આપણે વેક્ટર પોટેન્શિયલની સહાય લઈએ છીએ તેથી જ્યારે મારી પાસે આ સિસ્ટમ છે ચાલો આપણે આ r પ્રાઇમ પર બનાવીએ અને માની લો કે હું r પર વેક્ટર પોટેન્શિયલની ગણતરી કરી રહ્યો છું પછી હું અહીં r પ્રાઇમની નજીક એક નાનું વોલ્યુમ લઈશ અને એમાં મેગ્નેટિક મોમેન્ટ d હશે આ એક નાનો વોલ્યુમ dm છે જે Mdv ના બરાબર છે A04πmrr3Mmagnetic momentvolume dmMdv અને તેથી વેક્ટર પોટેન્શિયલ dA04πMrdV×r rr r3 છે અને તેથી વેક્ટર પોટેન્શિયલ A04πMr×r rr r3dV થાય છે dA04πMrdV×r rr r3 A04πMr×r rr r3dV હવે આપણે અહીં થોડું વેક્ટર મેનીપ્યુલેશન કરવા જઈશું અને બતાવીશું કે આ 04πMr 1r rdv થશે હવે હું વેક્ટર આઇડેન્ટિટી નો ઉપયોગ કરવા જઈશ જે × f×Af A છે તેથી ×1r rMr આ મુજબ થશે અહીં પ્રાઇમ છે તો આ 1|r r|Mr1|r r|×Mr ની બરાબર હોવું જોઈએ હું તેને ફરીથી અલગ રંગમાં લખીશ જેથી તમે તેને સ્પષ્ટ જોઈ શકો તો 1|r r|Mr 1|r r|Mr1|r r|×Mr છે A04πMr×r r|r r|3dV04πMr×1|r r|dV f×Af A 1|r r|Mr 1|r r|Mr1|r r|×Mr ચાલો આ ટર્મ્સને ઇન્વર્ટ કરીએ તો 1|r r|Mr×1|r r|Mr 1|r r|Mr થશે અને તેથી ગ્રેડિયન્ટને શિફ્ટ કરતા M r1|r r| ×Mr|r r|Mr|r r| બનશે 1|r r|Mr×1|r r|Mr 1|r r|Mr M r1|r r| ×Mr|r r|Mr|r r| અને તેથી આનું dv' પ્રાઇમ ની સાપેક્ષમાં ઇન્ટીગ્રલ કરતા અહીં ફરીથી હું આઇડેન્ટિટી નો ઉપયોગ કરીશ જે મુજબ વોલ્યુમ ઉપર વેક્ટરના જથ્થાના કર્લ નું ઇન્ટીગ્રલ dv એ ds ની સમાન છે તેથી તેનો અર્થ એ છે કે જો મારી પાસે વોલ્યુમને એન્ક્લોઝ કરતુ એક બંધ સરફેસ છે આ વોલ્યુમ ઇન્ટીગ્રલ એ n v ની બરાબર છે જ્યાં n આ સરફેસથી બહાર આવી રહ્યું છે આપણે અહીં તેનો ઉપયોગ પ્રથમ ઇન્ટીગ્રલમાં કરી શકીએ છીએ અને તેથી હું લખું છું કે Mr×1r rdV એ Mrr rdVMrr rdV ની બરાબર છે જે n×Mr|r r|dSMr|r r|dV ની બરાબર છે તેથી તેનો અર્થ શું છે જો મારી પાસે વોલ્યુમ છે ત્યાં મેગ્નેટિક મોમેન્ટ M છે તો પછી માઇનસ ચિહ્ન સાથે સરફેસ n M r મને આ ટર્મ મુજબ કરંટ આપે છે અને આ બલ્ક કરંટ જેવું છે કેમ કે મને ખબર છે કે A ને આ રીતે લખી શકાય છે તો ચાલો આપણે તેને ફરીથી બનાવીએ આ વોલ્યુમ છે જેના પર મારી પાસે થોડું M છે પછી હું A ને n×Mr|r r|dSMr|r r|dV લખી શકું અને આ Kr|r r|dSJ r|r r|dV ની બરાબર છે જ્યાં K સરફેસ કરંટ છે અને Jr બલ્ક કરંટ છે A n×Mr|r r|dSMr|r r|dVKr|r r|dSJ r|r r|dV તેથી આપણે આ મેગ્નેટિક મોમેન્ટમાંથી મેળવીએ છીએ કે સરફેસ કરંટ Kbound nM છે અને બલ્ક કરંટ JboundM છે અને આ ફ્રી કરંટ નથી તેથી આપણે તેમને બાઉન્ડ કરંટ કહીએ છીએ જેમ આપણી પાસે અગાઉ બાઉન્ડ ચાર્જીસ હતા Kbound nM JboundM ચાલો આપણે થોડાક ઉદાહરણ લઈએ જો મારી પાસે z દિશામાં યુનિફોર્મ મેગ્નેટિક મોમેન્ટ સાથે લાંબો સિલિન્ડર છે તો M નું કર્લ M0 છે n સરફેસથી બહાર આવી રહ્યું છે તેથી સીલીન્ડ્રીકલ કોર્ડિનેટ્સ માં n એ s ની જ દિશામાં છે અને તેથી sZ મળે છે અને તેથી nMM છે તેથી યુનિફોર્મ મેગ્નેટાઇઝેશન ધરાવતું આ લાંબુ સીલીન્ડ્રીકલ મેગ્નેટ સરફેસના કરંટને સમકક્ષ છે જે દિશામાં વહેતા M બરાબર છે અને કોઈ બલ્ક કરંટ નથી તેથી આ સોલેનોઇડ જેવું બને છે અંદર ક્ષેત્ર કોન્સ્ટન્ટ રહેશે તેથી તે સોલેનોઇડ ક્ષેત્ર જેવું હશે બીજી બાજુ જો મારી પાસે z દિશામાં M ની સાથે ખૂબ ફ્લેટ પાતળી વેફર જેવી અથવા પાતળી ડિસ્ક જેવી વસ્તુ હોય તો આ કરંટની રિંગ જેવું હશે જ્યાં કુલ કરંટ M અને આ પહોળાઈ d ના ગુણાકાર દ્વારા આપવામાં આવશે આ પસાર થતો કરંટ હશે આ ત્રીજા ઉદાહરણમાં કોન્સ્ટન્ટ મેગ્નેટાઇઝેશન ધરાવતું એક સ્ફિયર છે પછી ફરીથી M0 હશે અને સરફેસ કરંટ nM હશે જે આ કિસ્સામાં M rz હશે અને તમે ચકાસી શકો છો કે આ મને Msinθ આપશે તે જોવાનું ખૂબ જ સરળ છે કારણ કે zcosθ r sinθ છે તેથી r મને આપે છે અને તેથી KM sinθ બની જાય છે પરંતુ આ આપણે પહેલેથી જ ઉકેલી લીધું છે આ આપણે પહેલાના વ્યાખ્યાનમાં ઉકેલી લીધું છે અને તેથી તે મને એક કોન્સટન્ટ મેગ્નેટિક ક્ષેત્ર B આપશે જે 20K3z inside અને m ને સંબંધિત ડાઈપોલ ક્ષેત્ર 4π3R3M ની બરાબર છે